પેટન્ટેબિલિટી સર્ચ ની મર્યાદાઓ પેટન્ટેબિલિટી સર્ચ ની મર્યાદાઓ પેટન્ટેબિલિટી સર્ચ ની પોતાની મર્યાદાઓ હોય છે પેટન્ટેબિલિટી સર્ચ ની પોતાની મર્યાદાઓ હોય છે આ સર્ચ ની પ્રકૃતિ જ એવી હોય છે કે તેમાં પ્રાયોર આર્ટ ના દસ્તાવેજ શોધવા પડે જે કોડિફાઇડ્ અર્થાત્ કોઈ સંહિતા માં બાંધેલા હોય અથવા કોઈ પ્રકારના ડેટાબેઝમાં નોંધાયેલા હોય આ સર્ચ ની પ્રકૃતિ જ એવી હોય છે કે તેમાં પ્રાયોર આર્ટ ના દસ્તાવેજ શોધવા પડે જે કોડિફાઇડ્ અર્થાત્ કોઈ સંહિતા માં બાંધેલા હોય અથવા કોઈ પ્રકારના ડેટાબેઝમાં નોંધાયેલા હોય એટલે વાસ્તવમાં સર્ચ કરવાની પ્રક્રિયા થી આપણો ઈશારો ઑનલાઇન ડેટાબેઝ દ્વારા કરેલી સર્ચ તરફ હોય છે એટલે વાસ્તવમાં સર્ચ કરવાની પ્રક્રિયા થી આપણો ઈશારો ઑનલાઇન ડેટાબેઝ દ્વારા કરેલી સર્ચ તરફ હોય છે તેથી એવું કંઈ પણ જે કોડિફાઇડ્ હોય અને સર્ચ થવા માટે ઉપલબ્ધ હોય તે જ સર્ચર નું ધ્યાન દોરી શકે છે તેથી એવું કંઈ પણ જે કોડિફાઇડ્ હોય અને સર્ચ થવા માટે ઉપલબ્ધ હોય તે જ સર્ચર નું ધ્યાન દોરી શકે છે એવી ઘણી બધી પ્રાયોર આર્ટ સંબંધિત માહિતી હોઈ શકે જે કોડિફાઇડ્ અથવા ક્યાંય નોંધેલી ન હોય અથવા તો કોઈ ઑનલાઇન ડેટાબેઝ માં સર્ચ માટે ઉપલબ્ધ ન હોય એવી ઘણી બધી પ્રાયોર આર્ટ સંબંધિત માહિતી હોઈ શકે જે કોડિફાઇડ્ અથવા ક્યાંય નોંધેલી ન હોય અથવા તો કોઈ ઑનલાઇન ડેટાબેઝ માં સર્ચ માટે ઉપલબ્ધ ન હોય તેમ છતાં આ બધી પ્રાયોર આર્ટ માહિતી જે સર્ચ કરતી વખતે ઉપલબ્ધ નથી હોતી તે પણ આવિષ્કાર માટે એટલી જ પ્રાસંગિક ગણવામાં આવશે તથા આવિષ્કાર ને ધરાશાયી કરવાની ક્ષમતા ધરાવશે તેમ છતાં આ બધી પ્રાયોર આર્ટ માહિતી જે સર્ચ કરતી વખતે ઉપલબ્ધ નથી હોતી તે પણ આવિષ્કાર માટે એટલી જ પ્રાસંગિક ગણવામાં આવશે તથા આવિષ્કાર ને ધરાશાયી કરવાની ક્ષમતા ધરાવશે આથી જ આપણે કહીએ છીએ કે કોઈપણ સર્ચ પરફેક્ટ નથી હોતી આથી જ આપણે કહીએ છીએ કે કોઈપણ સર્ચ પરફેક્ટ નથી હોતી પરફેક્ટ સર્ચ જેવી કોઇ વસ્તુ નથી હોતી અને તે કરવાનો કોઈએ પ્રયત્ન પણ ન કરવો જોઈએ પરફેક્ટ સર્ચ જેવી કોઇ વસ્તુ નથી હોતી અને તે કરવાનો કોઈએ પ્રયત્ન પણ ન કરવો જોઈએ આનું કારણ છે કે સર્ચનું ઉદ્દેશ્ય નકારાત્મક સંભાવનાને સિદ્ધ કરવાનું છે આનું કારણ છે કે સર્ચનું ઉદ્દેશ્ય નકારાત્મક સંભાવનાને સિદ્ધ કરવાનું છે તેનો હેતુ એવા પ્રાયોર આર્ટ ને શોધવાનો હોય છે જે આવિષ્કાર ને નકામો બનાવી શકે અથવા તેની નવીનતા મારી શકે તેનો હેતુ એવા પ્રાયોર આર્ટ ને શોધવાનો હોય છે જે આવિષ્કાર ને નકામો બનાવી શકે અથવા તેની નવીનતા મારી શકે જ્યાં સુધી તમને એવું કંઈ મળતું નથી ત્યાં સુધી તમે એવું જ કહીને પાછા ફરશો કે આવી કોઈ વસ્તુ મળી નથી અથવા ધ્યાનમાં આવી શકી નથી જ્યાં સુધી તમને એવું કંઈ મળતું નથી ત્યાં સુધી તમે એવું જ કહીને પાછા ફરશો કે આવી કોઈ વસ્તુ મળી નથી અથવા ધ્યાનમાં આવી શકી નથી બીજો બિંદુ છે કે સર્ચ ની ગુણવત્તા ડિસ્ક્લોઝર ના સ્વરૂપ માં આપેલી માહિતીની ગુણવત્તા પર આધારિત હોય છે બીજો બિંદુ છે કે સર્ચ ની ગુણવત્તા ડિસ્ક્લોઝર ના સ્વરૂપ માં આપેલી માહિતીની ગુણવત્તા પર આધારિત હોય છે જો ડિસ્ક્લોઝર બરાબર ન હોય તો એવું શક્ય છે કે સર્ચ શ્રેષ્ઠ પરિણામ નહીં પેદા કરી શકે જો ડિસ્ક્લોઝર બરાબર ન હોય તો એવું શક્ય છે કે સર્ચ શ્રેષ્ઠ પરિણામ નહીં પેદા કરી શકે ત્રીજો બિંદુ છે કે અમુક ડેટાબેઝમાં અગત્યના રેફરન્સ ચૂકાઈ જતાં હોય છે અથવા દેખાતા નથી અને આ કારણથી પણ જે પહેલાથી અસ્તિત્વમાં છે તેને પણ આપણે ચૂકી જઈએ છીએ ત્રીજો બિંદુ છે કે અમુક ડેટાબેઝમાં અગત્યના રેફરન્સ ચૂકાઈ જતાં હોય છે અથવા દેખાતા નથી અને આ કારણથી પણ જે પહેલાથી અસ્તિત્વમાં છે તેને પણ આપણે ચૂકી જઈએ છીએ ચોથો બિંદુ છે કે જે કી વર્ડ તમે વાપરી રહ્યા છો તે કદાચ એ ક્ષેત્રની બધી જ સંભાવનાઓ અથવા એમાં વપરાતા વૈકલ્પિક શબ્દોને આવરી લેતા ન હોય ચોથો બિંદુ છે કે જે કી વર્ડ તમે વાપરી રહ્યા છો તે કદાચ એ ક્ષેત્રની બધી જ સંભાવનાઓ અથવા એમાં વપરાતા વૈકલ્પિક શબ્દોને આવરી લેતા ન હોય અને તેથી પણ તમારાથી કોઈ અગત્યનો રેફરન્સ ચૂકાઈ શકે છે અને તેથી પણ તમારાથી કોઈ અગત્યનો રેફરન્સ ચૂકાઈ શકે છે પાંચમો બિંદુ છે કે તમે ખોટા વર્ગોમાં અથવા વિભાગોમાં સર્ચ કરી રહ્યા હોવ પાંચમો બિંદુ છે કે તમે ખોટા વર્ગોમાં અથવા વિભાગોમાં સર્ચ કરી રહ્યા હોવ આ કારણ તથા આના જેવા ઘણા કારણોને લીધે આપણે કોઈપણ સર્ચ ને આવિષ્કારની પેટન્ટેબિલિટી નું પરફેક્ટ એટલે સંપૂર્ણ પ્રતિબિંબ અથવા સંપૂર્ણ કસોટી નથી ગણતા આ કારણ તથા આના જેવા ઘણા કારણોને લીધે આપણે કોઈપણ સર્ચ ને આવિષ્કારની પેટન્ટેબિલિટી નું પરફેક્ટ એટલે સંપૂર્ણ પ્રતિબિંબ અથવા સંપૂર્ણ કસોટી નથી ગણતા જો તમને આવિષ્કારનું વધુ વિગતવાર વિશ્લેષણ જોઈતું હોય તો તમને જરૂર હોય છે વૅલિડિટિ સર્ચ અથવા વૅલિડિટિ સ્ટડી ની જો તમને આવિષ્કારનું વધુ વિગતવાર વિશ્લેષણ જોઈતું હોય તો તમને જરૂર હોય છે વૅલિડિટિ સર્ચ અથવા વૅલિડિટિ સ્ટડી ની વૅલિડિટિ સ્ટડી પેટન્ટેબિલિટી સર્ચ કરતા ઘણો અલગ હોય છે અને તેનો ઉદ્દેશ્ય હોય છે એ નિર્ધારિત કરવું કે આવિષ્કાર વૅલિડ છે કે નહીં વૅલિડિટિ સ્ટડી પેટન્ટેબિલિટી સર્ચ કરતા ઘણો અલગ હોય છે અને તેનો ઉદ્દેશ્ય હોય છે એ નિર્ધારિત કરવું કે આવિષ્કાર વૅલિડ છે કે નહીં એટલે પેટન્ટેબિલિટી સર્ચ માં આ પ્રકારની મર્યાદાઓ હોય છે એટલે પેટન્ટેબિલિટી સર્ચ માં આ પ્રકારની મર્યાદાઓ હોય છે તેથી જ્યારે તમે ક્લાયન્ટને પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાની સલાહ આપો છો ત્યારે તમારે તેમને આ બધી મર્યાદાઓ વિષે પણ કહેવાનું હોય છે જેથી ક્લાયન્ટ કોઈ ગેરવાજબી અપેક્ષાઓ ન રાખી બેસે તેથી જ્યારે તમે ક્લાયન્ટને પેટન્ટેબિલિટી સર્ચ કરાવવાની સલાહ આપો છો ત્યારે તમારે તેમને આ બધી મર્યાદાઓ વિષે પણ કહેવાનું હોય છે જેથી ક્લાયન્ટ કોઈ ગેરવાજબી અપેક્ષાઓ ન રાખી બેસે